હવે આપણે જોઈશું કે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત ધરાવતી સર્કિટ માટે મેશ વિશ્લેષણ કેવી રીતે કરવું મેં જે કર્યું છે તે મેં પહેલા જેવી જ સર્કિટ લીધી છે પરંતુ બીજા વોલ્ટેજ સ્ત્રોતને કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત R m × I x દ્વારા બદલો અને આ કરંટ Ix છે હવે સ્પષ્ટપણે આ નિયંત્રણ વોલ્ટેજ સ્ત્રોત બીજા મેશમાં છે અને તે માત્ર બીજા મેશ માટેનાં સમીકરણને અસર કરશે તેથી પ્રથમ મેશ સમીકરણ પહેલા આપણી પાસે હતું તેવું જ છે તે I1 × R11 R12 R13 I2 × R12 I3 × R13 V1 છે હવે બીજી મેશ માટે બીજી મેશમાં સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત શૂન્ય છે તેથી જમણી બાજુએ મારી પાસે માત્ર શૂન્ય હશે ડાબી બાજુએ જો હું નિયંત્રણ સ્ત્રોતને અવગણું તો મારી પાસે I2 × R12 R22 R23 I3 × R23 હશે આ રેઝિસ્ટરનું યોગદાન છે અને મારી પાસે I1 × R12 પણ હશે તેથી આ બીજા મેશમાં રેઝિસ્ટરનો ફાળો છે તેથી આ મારી પાસે છે પણ આ પર્યાપ્ત નથી કારણ કે મારે આ વોલ્ટેજ ડ્રોપ પણ લેવો પડશે જે Rm × Ix છે તેથી ડાબી બાજુએ મારી પાસે Rm × Ix હશે હવે I x હું અહીં બીજા ચલનો ઉપયોગ કરવા માંગતો નથી હું જાણું છું કે અહીં આ શાખામાં આ Ix I1 I3 છે તેથી Ix ને બદલે આપણી પાસે I1 I3 છે તેથી આપણી પાસે Rm × I1 I3 હશે તેથી કરંટ ચલોનું જૂથ બનાવતી વખતે જો હું તેને ફરીથી ગોઠવું તો મારી પાસે I1 R12 Rm I2 × R12 R22 R 23 I3 × R23 Rm છે તો મારી પાસે આ હશે અને તમે જોશો કે આ Rm કારણ કે Ix અહીં છે અને Ix I1 I3 Rm એ I1 ના ગુણાંકમાં ઉમેરાય છે અને I3 ના ગુણાંકમાંથી બાદ થાય છે અને મેશ નંબર ત્રણ માટે કંઈ બદલાયું નથી મારી પાસે માત્ર I1 R13 I2 R23 I3 × R13 R23 R33 0 છે તેથી જો હું તેને મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકું તો મારી પાસે R11 R12 R13 R12 R13 હશે અહીં મારી પાસે R12 Rm હશે જે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોતનું યોગદાન છે પછી R12 R22 R23 અને R23 R m અને ત્રીજું પહેલા જેવું જ છે R13 R23 R13 R23 R33 અને i1 i2 અને i3 અને આ સમગ્ર બરાબર V1 0 0 છે તેથી આ મેશ વિશ્લેષણ સમીકરણો છે અને આ વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત સાથેનાં નોડલ વિશ્લેષણના કિસ્સા જેવું જ છે અહીં આપણી પાસે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત સાથે મેશ વિશ્લેષણ છે અને તે વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત સાથેનાં નોડલ વિશ્લેષણ જેવું જ છે તમે ત્રણ નોડ સમીકરણો લખી શકો છો હવે મેટ્રિક્સ અસંમિત બને છે કારણ કે તમે જોઈ શકો છો કે આ પદ બરાબર તે પદ નથી